નમસ્તે જો તમને યાદ હોય તો છેલ્લા સત્રમાં આપણે કંસર્વેટિસમ ના ખ્યાલ પર અમારી ચર્ચા શરૂ કરી હતી શું કોઈ ટૂંકમાં કહી શકે કે કંસર્વેટિસમ શું છે કંસર્વેટિસમ દ્વારા અમારો અર્થ એ છે કે કોઈપણ સંભવિત નુકસાન માટે આપણે પ્રદાન કરવાની જરૂર છે શક્ય છે હું કહું છું કે નુકસાન થવાની સંભાવના હોય તો પણ ચોક્કસ નથી આપણે પ્રદાન કરવું જોઈએ પરંતુ જો કોઈ સંભવિત રમત હોય પરંતુ તે નિશ્ચિત ન હોય તો આપણે તેનો હિસાબ કરીશું નહીં તેથી એકાઉન્ટન્ટ્સ ખૂબ જ કંસર્વેટિવ પાથ અથવા પરુડન્ટ પાથ ને અનુસરે છે અને જ્યારે બે મૂલ્યો ઉપલબ્ધ હોય ત્યારે સામાન્ય રીતે નીચું મૂલ્ય સોંપે છે આપણે આના બે ઉદાહરણો જોયા છે એક કંસર્વેટિસમ ના ખ્યાલના ઉપયોગને કારણે છે ક્લોઝિંગ સ્ટોક નું મૂલ્ય કિંમત અથવા માર્કેટ મૂલ્ય બેમાંથી જે ઓછું હોય તેના પર નક્કી કરવાનું છે બીજું ડેપરેશીયેશન દર વર્ષે પ્રદાન કરવું જરૂરી હતું હવે તમારામાંથી મોટાભાગના લોકોએ તમારો વાર્ષિક અહેવાલ વાંચ્યો હશે ફક્ત નાણાકીય નિવેદનો જુઓ નાણાકીય નિવેદન પછી નોંધ નંબર 1 માં કંપનીએ મહત્વપૂર્ણ એકાઉન્ટિંગ નીતિઓ આપી હશે કૃપા કરીને તે એકાઉન્ટિંગ નીતિઓમાંથી પસાર થાઓ તેમાંથી કેટલીક હિસાબી નીતિઓ કંસર્વેટિસમ ના ખ્યાલ પર આધારિત છે કૃપા કરીને તેમને ઓળખવાનો પ્રયાસ કરો આપણે ફક્ત સ્ટોકના મૂલ્યાંકન અને ડેપરેશીયેશન ના બે ઉદાહરણો આપ્યા છે પરંતુ જો તમે બરાબર વાંચશો તો કેટલાક વધુ ઉદાહરણો તમને મળી શકશે તો ચાલો આજના સત્ર સાથે આગળ વધીએ પછી છેલ્લા સત્રમાં આપણે ડેપરેશીયેશન પર ચર્ચા શરૂ કરી હતી સૌ પ્રથમ તમે ડેપરેશીયેશન ને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો જુઓ ડેપરેશીયેશન એ નામ પ્રમાણે મૂલ્યમાં થતુ લોસ છે પરંતુ તે ફિક્સ્ડ એસેટ્સ ના મૂલ્યમાં સતત અને ક્રમિક નુકશાન છે ઇન્વેન્ટરી અથવા રોકાણ જેવી અન્ય એસેટ્સ ના કિસ્સામાં મૂલ્યો ઉપર અને નીચે જઈ શકે છે પરંતુ ફિક્સ્ડ એસેટ માટે ખરીદીની તારીખથી તેને કાઢી નાખવામાં આવે છે ત્યાં સુધી એસેટ નું મૂલ્ય સતત ઘટતું જાય છે અને તે ઘટાડાને ડેપરેશીયેશન તરીકે ઓળખવામાં આવે છે તેથી તે મુખ્યત્વે ચાર કારણોસર એસેટ ના મૂલ્યમાં ધીમે ધીમે અને સતત ઘટાડો છે શું તમને એ ચાર કારણો યાદ છે મને લાગે છે કે તમારામાંથી મોટાભાગના લોકો યાદ કરે છે

તેથી સમયનો વિરામ ઘસારો અને આંસુ અપ્રચલિતતા અને થાક ખાસ કરીને પ્રથમ ત્રણ મોટાભાગની એસેટ્સ અને થાક માટે મહત્વપૂર્ણ છે ચોથું કઈ એસેટ માટે છે તે માત્ર ખાણ જેવી એસેટ ઓ માટે જ છે હવે આપણે ડેપરેશીયેશન ની પદ્ધતિઓ પર ચર્ચામાં ગયા હવે કોઈપણ ડેપરેશીયેશન ની ગણતરી કરવા માટે આપણને ત્રણ મહત્વપૂર્ણ અંદાજોની જરૂર છે પ્રથમ એક મોટે ભાગે વાસ્તવિક છે જે એસેટ ની કિંમત છે પછી ઉપયોગી જીવનનો અંદાજ અને સ્ક્રેપ મૂલ્યનો અંદાજ આ ત્રણના આધારે આપણે દરેક મૂર્ત અને અમૂર્ત એસેટ માટે વાર્ષિક ડેપરેશીયેશન ની ગણતરી કરવાનો પ્રયાસ કરીએ છીએ હવે તેમની ગણતરી કરવા માટે ચાર પદ્ધતિઓ છે ઘણી પદ્ધતિઓ છે પરંતુ આપણે આમાં ચાર પદ્ધતિઓ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રથમ બે ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્ટ્રેટ લાઇન અને રેડયુશીંગ બેલેન્સ છેલ્લી વાર આપણે સ્ટ્રેટ લાઇન પર ચર્ચા કરી હતી શું તમને યાદ છે સ્ટ્રેટ લાઇન પદ્ધતિ શું છે હું તમને એક ખૂબ જ સરળ ઉદાહરણ આપીશ ધારો કે આપણે એક એસેટ કહો મશીનરી 1 લાખમાં ખરીદી છે તે ઉપયોગી છે આયુષ્ય 4 વર્ષ છે સ્ક્રેપ મૂલ્ય છે ચાલો આપણે કહીએ 10000 દર વર્ષે ડેપરેશીયેશન શું હશે 1 લાખ ઓછા 10000 એટલે કે 90000 4 વર્ષના સમયગાળામાં વિતરિત કરવાના છે તેથી આપણે ફક્ત 90 ને 4 વડે ભાગીશું તેથી 90000 બાય 4 એ વાર્ષિક ડેપરેશીયેશન છે તે મેળવી રહ્યાં છો તેથી તે 22500 હશે અને તેને સ્ટ્રેટ લાઇન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તમે ફોર્મ્યુલા બરાબર જોઈ શકો છો ઉપયોગી જીવન પર એસેટ માઈનસ સ્ક્રેપ મૂલ્યની કિંમત હવે આના કારણે શું થશે ઉપયોગી જીવન દરમ્યાન ડેપરેશીયેશન સતત રહે છે બીજી પદ્ધતિ રિડ્યુસિંગ બેલેન્સ પદ્ધતિ તરીકે ઓળખાય છે હવે રિડ્યુસિંગ બેલેન્સ પદ્ધતિમાં વાર્ષિક ડેપરેશીયેશન ને બદલે શું થાય છે જે નિશ્ચિત છે આપણે ગણતરી કરીએ છીએ કે આપણે ડેપરેશીયેશન દર પર પહોંચ્યા છીએ તો ધારો કે એ જ મશીન ચાલો કહીએ કે શરૂઆતમાં તેની કિંમત 1 લાખ છે અને ધારો કે ડેપરેશીયેશન નો દર 25 ટકા તરીકે લેવામાં આવે તો વર્ષ 1 માં તે 1 લાખમાં 25 ટકા એટલે કે 25000 થશે વર્ષ 2 માં આપણે 1 લાખ પર 25000 લાગુ નહીં કરીએ આપણે પ્રથમ વર્ષના ડેપરેશીયેશનમાંથી 1 લાખ ઓછા લઈશું જે 25000 છે તેથી 75000 75000 એ લેખિત મૂલ્ય તરીકે ઓળખાય છે સંપાદન ખર્ચ માઈનસ ડેપરેશીયેશન જુઓ હવે 75000 પર 75000 થી 25 ટકા એ બીજા વર્ષનું ડેપરેશીયેશન છે ત્રીજા વર્ષે તે 75 માઈનસ બીજા વર્ષનો ઘસારો છે જે 22500 છે અને તેથી આપણને વધુ ઘટાડો મૂલ્ય મળશે તેના પર આપણે તે જ દર ચાર્જ કરીશું જે 25 ટકા છે તેથી અસરકારક રીતે ડેપરેશીયેશન ની માત્રા દર વર્ષે ઘટતી જશે તેથી જ તેને રિડ્યુસિંગ બેલેન્સ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે

છેલ્લી વખતે આપણે બે પદ્ધતિઓની સરખામણી સાથે અમારી ચર્ચા બંધ કરી દીધી હતી સ્ટ્રેટ લાઇન અને રેડયુશીંગ હવે બે પદ્ધતિઓ વચ્ચે તમારા મતે કઈ પદ્ધતિ વધુ સારી છે મને લાગે છે કે જેમને સાદગી ગમે છે આપણે કહીશું કે સ્ટ્રેટ લાઇન સરળ છે તેથી તે સારું છે સ્ટ્રેટ લાઇન ના કેટલાક ફાયદા છે પરંતુ સંતુલન ઘટાડવાના ઘણા ફાયદા છે હવે સંતુલન ઘટાડવામાં શું થાય છે ડેપરેશીયેશનનું મૂલ્ય તેના ઉપયોગી જીવનના સમયગાળા દરમિયાન ઘટે છે અગાઉના વર્ષમાં ડેપરેશીયેશન વધારે છે પછીના વર્ષમાં ડેપરેશીયેશન ઓછું થાય છે

હવે આ ખૂબ જ સારી બાબત છે કારણ કે દર વર્ષે મશીન જૂનું થવાના કારણે સમારકામનો ખર્ચ વધવાની સંભાવના છે તેથી શરૂઆતના વર્ષોમાં વધુ ડેપરેશીયેશન અને પછીના વર્ષોમાં ઓછું ડેપરેશીયેશન વસૂલવું સારું છે કારણ કે શરૂઆતના વર્ષોમાં સમારકામ ઓછું થશે પરંતુ ડેપરેશીયેશન વધારે છે પછીના વર્ષે ચાલો આપણે ડેપરેશીયેશનને ઓછું છોડી દઈએ તેથી તે રિપેર વધુ રિપેરનો જન્મ થઈ શકે છે જે એક અભિગમ છે તે પણ બીજો ફાયદો છે રેડયુશીંગ બેલેન્સ કારણ કે પ્રારંભિક વર્ષમાં મૂલ્યમાં નોંધપાત્ર નુકસાન થાય છે જે બેલેન્સ શીટમાં વધુ સારી રીતે પ્રતિબિંબિત થાય છે જો આપણે અગાઉના વર્ષોમાં વધુ ડેપરેશીયેશન ચાર્જ કરીએ છીએ જે સંતુલન ઘટાડવામાં થાય છે તેથી જ આવકવેરા અધિનિયમ ફક્ત એક જ પદ્ધતિને મંજૂરી આપે છે જે કંપનીઓના અધિનિયમમાં સંતુલન ઘટાડવાની પદ્ધતિ છે બંને પદ્ધતિઓને મંજૂરી છે સ્ટ્રેટ લાઇન તેમજ રેડયુશીંગ બેલેન્સ જો તમે તમારી પસંદ કરેલી કંપનીની બેલેન્સ શીટ વાંચી રહ્યા હોવ તો કૃપા કરીને તેમનું ડેપરેશીયેશન શેડ્યૂલ વાંચો ડેપરેશીયેશન શેડ્યૂલમાં પછી આપણે પદ્ધતિ તેમજ તેઓ જે દરે ડેપરેશીયેશન ચાર્જ કરી રહ્યા છે તેનો ઉલ્લેખ કર્યો છે હું આશા રાખું છું કે તમને તે મળશે હવે ચાલો તેથી આ એક ફોર્મ્યુલા છે ફરી એકવાર તમે તેને જોઈ શકો છો છેલ્લી વખત આપણે આ ગણતરીઓ કરી હતી

હવે ચાલો ત્રીજી પદ્ધતિ પર જઈએ જે મશીન કલાક પદ્ધતિ તરીકે ઓળખાય છે હવે અમુક મશીનોના કિસ્સામાં શું થાય છે જીવન તમે કેટલા કલાક મશીનનો ઉપયોગ કરો છો તેના પર નિર્ભર છે તેથી ડેપરેશીયેશન ની ગણતરી પણ સંભવિત જીવનના આધારે કરવામાં આવે છે જે તેના કામના કલાકોના સંદર્ભમાં ગણવામાં આવે છે

તેથી આ એક ઉદાહરણ છે જો મશીનની કિંમત 5 લાખ છે અને અંદાજિત કામના કલાકો 40000 છે તો સ્ક્રેપની કિંમત 10000 છે હવે ત્યાં અસરકારક કામના કલાકોની પેટર્ન આપવામાં આવી છે ચાલો આપણે કહીએ કે વર્ષ 1 2 માં તે 5000 છે 3 5 તે 7000 અને 6 7 તે 3000 છે હવે તમે ડેપરેશીયેશન ની ગણતરી કેવી રીતે કરશો હવે આપણે શું કરીશું કે આપણે ખર્ચ જાણીએ છીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે અંદાજિત કામના કલાકો 40000 છે સ્ક્રેપ મૂલ્ય 10000 છે તેથી સ્ટ્રેટ લાઇન ડેપરેશીયેશન ચાર્જ કરવાને બદલે જે સમાન હશે અથવા ચોક્કસ દરે ડેપરેશીયેશન ચાર્જ કરવાને બદલે આપણે પ્રતિ કલાકના આધારે તેની ગણતરી કરીશું અને પછી તે ચોક્કસ વર્ષમાં કલાકોના આધારે આપણે ડેપરેશીયેશન ની ગણતરી કરીશું ઉદાહરણ તરીકે પ્રથમ આપણે જાણીશું કે કુલ ડેપરેશીયેશન કુલ કામના કલાકોની સંખ્યા 40000 છે હવે મશીનની કિંમત 5 લાખ ઓછા 10000 છે તેનો અર્થ એ કે મૂળભૂત રીતે આપણે તેના ઉપયોગી જીવન પર 490000 નું ડેપરેશીયેશન કરવું પડશે વર્ષ 1 અને 2 માં તે એક નવું મશીન છે જે હજી સેટલ થવાનું છે તેથી ઉપયોગી કલાકો અથવા ઉપયોગી કલાકો માત્ર 5000 છે તેથી 40000 માં 490000 માં 5000 તેથી ખર્ચ વર્ષ 1 અને 2 માં 61250 છે શું તમે મેળવી રહ્યા છો હવે વર્ષ 3 માં 3 થી 5 હવે ડેપરેશીયેશન ની રકમ 5 લાખ ઓછા 10000 એટલે કે 490000 છે વર્ષ 3 થી 5 માં કલાકોની અંદાજિત સંખ્યા 7000 છે તેથી 7000 ને કુલ કલાકથી ભાગ્યા જે 40000 છે તેથી દર વર્ષે આપણને 85750 મળી રહ્યા છે વર્ષ 3 થી 5 ના ડેપરેશીયેશન તરીકે દંડ અને વર્ષ 6 થી 8 માટે હવે મશીન તેના બદલે જૂનું થઈ ગયું છે તેથી પ્રતિ વર્ષ ઉપયોગી કલાકો માત્ર 3000 છે તેથી 3000 પર 40000 માં 5 લાખ ઓછા 10000 જે ફિક્સ્ડ છે તેથી વર્ષ 6 થી 8 માં વાર્ષિક ડેપરેશીયેશન માત્ર 36750 છે શું તમે મેળવી રહ્યા છો તેથી અહીં સમયાંતરે તેને ઘટાડવાને બદલે આપણે તેના ઉપયોગ દ્વારા આગળ વધી રહ્યા છીએ તેથી એક વર્ષમાં તમે કેટલા કલાકનો ઉપયોગ કરો છો તે મુજબ ડેપરેશીયેશન વસૂલવામાં આવે છે તમે મેળવી રહ્યા છો આને મશીન કલાક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને ચોથી એક જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે પ્રોડક્શન યુનિટ પદ્ધતિ

હવે પ્રોડક્શન યુનિટ પદ્ધતિ production unit method માં આપણે જે કરીએ છીએ તે આપણે વાર્ષિક પ્રોડક્શન ને જોઈ રહ્યા છીએ અને તે વર્ષમાં પ્રોડક્શન ના આધારે ડેપરેશીયેશન વસૂલવામાં આવશે

હવે આ ફોર્મ્યુલા છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેથી આપણે શું કરીએ છીએ કુલ ડેપરેશીયેશન રકમ અંદાજિત કુલ પ્રોડક્શન દ્વારા વિભાજિત કરવામાં આવશે કુલ પ્રોડક્શન માંથી જે તે ચોક્કસ સમયગાળા માટે પ્રોડક્શન યુનિટ હોય તેમાંથી તે સમયગાળામાં તેટલા ભાગનું ડેપરેશીયેશન કરવામાં આવશે

ચાલો આ ઉદાહરણ તપાસીએ તેથી કિંમત 30000 છે અંદાજિત કુલ પ્રોડક્શન 4000 છે તે યુનિટ ની દ્રષ્ટિએ છે સ્ક્રેપ મૂલ્ય 2000 છે તેથી મૂળભૂત રીતે તમે જોશો કે 30 ઓછા 2 એટલે કે 28000 એ ડેપરેશીયેશન ની રકમ છે જે મુખ્યત્વે 4000 ના પ્રોડક્શન માટે છે હવે આ 4000 આ રીતે ત્રણ વર્ષમાં ફેલાયેલા છે વર્ષ 1 માં અંદાજિત વર્ષ 2000 વર્ષ 2 1500 અને વર્ષ 3 500 છે તેથી આપણે શું કરીશું તે ઘસારો 4000 યુનિટ માટે છે આપણે તેને યુનિટના અંદાજ મુજબ ફેલાવીશું તેથી વર્ષ 1 માં 30 ઓછા 2 એટલે કે 28000 એ મૂળભૂત રીતે ડેપરેશીયેશન થવાનું છે અને અહીં આપણે 2000 ને 4000 વડે ભાગીએ છીએ એટલે કે વર્ષ 1 માટે ડેપરેશીયેશન 14000 હોવાનો અંદાજ છે વર્ષ 2 માં સૂત્ર સમાન છે તે 1500 પર 4000 છે તેનો અર્થ એ કે આપણે તેની ગણતરી 10000ના આધારે કરી રહ્યા છીએ આપણે તેને 10500 ગણીએ છીએ હવે શું તમે તેને વર્ષ 3 કરી શકો છો બસ ફરી એકવાર જુઓ તેથી 30 ઓછા 2 તેનો અર્થ એ કે મૂળભૂત રીતે 4000 પર 28000 અને વર્ષ 3 માં અંદાજિત યુનિટ માત્ર 500 છે તેથી તમે તેને મૌખિક રીતે પણ કરી શકો છો 500 ને 28000 માં 4000 વડે ભાગ્યા શું તમે તેને મેળવી રહ્યા છો આ ગણતરી છે તેથી તમને દર વર્ષે 3500 મળે છે તમે મેળવી રહ્યા છો ત્યાં કેટલીક વધુ પદ્ધતિઓ છે પરંતુ તેમની પાસે વધુ વ્યવહારુ ઉપયોગિતા નથી પ્રથમ બે પદ્ધતિઓ જે સ્ટ્રેટ લાઇન અને સંતુલન ઘટાડવાની છે તે સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિઓ છે અને લગભગ તમામ કંપનીઓ બેમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરે છે ખાસ કરીને બીજી પદ્ધતિ જે સંતુલન ઘટાડે છે તે સૌથી મહત્વપૂર્ણ છે મોટાભાગની કંપનીઓ આવકવેરા અધિનિયમનો ઉપયોગ કરે છે અને તે મુજબ બેલેન્સ ઘટાડવાની પદ્ધતિનો ઉપયોગ કરવો ફરજિયાત છે નાણાકીય હિસાબમાં ત્રીજી અને ચોથી પદ્ધતિનો સામાન્ય ઉપયોગ થતો નથી પરંતુ તે વ્યવસ્થાપક અથવા ખર્ચ એકાઉન્ટિંગ માટે ઉપયોગી થશે તેથી જ મેં આ ચોક્કસ સત્રમાં તેને આવરી લીધું છે તેથી આ સાથે ડેપરેશીયેશન પરની અમારી ચર્ચા સમાપ્ત થઈ ગઈ છે હું તમને ફરી એકવાર તમારી પોતાની કંપની મુજબ ડેપરેશીયેશન શેડ્યૂલ જોવાનું યાદ અપાવીશ અને તે તમને કેટલાક વધુ ઇનપુટ્સ આપશે તેથી આ સાથે હવે ડેપરેશીયેશન વિશે ચર્ચા કરવામાં આવી છે ચાલો જોઈએ કે વાર્ષિક અહેવાલમાં તે કેવી રીતે દેખાય છે હું તમને દરેક સત્રમાં કહેતો આવ્યો છું કે તમે કોઈ કંપની નક્કી કરો તે કંપનીના વાર્ષિક અહેવાલ પર જાઓ અને જેમ આપણે ચર્ચા કરીએ છીએ તેમ નિવેદનો પર એક નજર નાખો જે ચોક્કસ કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે હવે અહીં હું તમને ટાટા મોટર્સના વાર્ષિક અહેવાલમાંથી અર્ક બતાવી રહ્યો છું જેથી તમને ખરેખર તે કેવું દેખાય છે તેનો અનુભવ થશે તેથી અત્યારે આપણે બેલેન્સ શીટના વિભાગમાં છીએ બેલેન્સ શીટમાં તમે એસેટ્સ પર એક નજર કરી શકો છો હું આશા રાખું છું કે તે દૃશ્યમાન છે જો કે ફોન્ટ થોડો નાનો છે પરંતુ ટાટા મોટર્સના વાર્ષિક અહેવાલમાં વાસ્તવમાં આ રીતે છે તેથી તમે આઇટમ એ પ્રોપર્ટી પ્લાન્ટ અને સાધનો જોઈ શકો છો આ એવી વસ્તુ છે જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા જ્યારે આપણે ડેપરેશીયેશન ની ચર્ચા કરી રહ્યા હતા બિન વર્તમાન એસેટ્સ ની અંદર એસેટ ની સૂચિ પ્રદાન કરવામાં આવે છે અને પછી દરેક એસેટ નું વર્ણન આપવામાં આવે છે તેથી મિલકત પ્લાન્ટ અને સાધનો વર્ણવેલ છે હવે અંતે જો તમે જુઓ તો ત્યાં એક ટેબલ છે જે એસેટ નો પ્રકાર અને અંદાજિત ઉપયોગી જીવન દર્શાવે છે મને લાગે છે કે આ ખૂબ જ રસપ્રદ છે કારણ કે ડેપરેશીયેશન ની ગણતરી માટે આપણે જોયું છે કે આપણે ચોક્કસ એસેટ ના ઉપયોગી જીવનનો અંદાજ લગાવવા માંગીએ છીએ અને તે ડેપરેશીયેશન ની ગણતરી માટેનો આધાર હશે તેથી અહીં તમે પ્રકારો મકાન પછી રસ્તાઓ પુલ અને પુલ જોઈ શકો છો તે માટે જીવન વ્યાજબી રીતે છે તેથી તે 4 થી 6 વર્ષ છે પછી પ્લાન્ટ મશીનરી સાધનો તે 3 થી 30 વર્ષ છે કોમ્પ્યુટર અને તેને લગતી મિલકતો 3 થી 6 વર્ષ વાહનો 3 થી 11 વર્ષ ફર્નિચર ફિક્સર 3 થી 21 વર્ષ છે તેથી વ્યાજબી રીતે લાંબી રેન્જ પરંતુ ચોક્કસ વર્ગની એસેટ માટે તેઓએ અમુક અંદાજિત ઉપયોગી જીવન વ્યાખ્યાયિત કર્યું છે હવે તે શ્રેણીની અંદરની ચોક્કસ એસેટ માટે તેઓ ઉપયોગી જીવન નક્કી કરશે હવે આગળ તેઓએ ડેપરેશીયેશન જેવી કેટલીક શરતોની વ્યાખ્યા આપી છે પછી બોક્સમાંની શરતો પણ એક્યુમયુલેટેડ ડેપરેશીયેશન જેવી વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી હું આશા રાખું છું કે તમે યાદ રાખો ડેપરેશીયેશન શું છે આ ચોક્કસ વર્ષમાં એસેટ ના મૂલ્યમાં નુકસાન અથવા ઘટાડો છે હવે તે એસેટ માટે વર્ષ 1 માટે ડેપરેશીયેશન 10000 છે વર્ષ 2 8000 વર્ષ 3 4000 પછી આપણે શું કરીએ છીએ તે છે આપણે ડેપરેશીયેશન એકઠા કરીએ છીએ અથવા એકત્રિત કરીએ છીએ તેથી વર્ષ 1 માં તે 10 થશે વર્ષ 2 માં તે 10 વત્તા 8 18 થશે વર્ષ 3 માં તે દસ 8 અને 4 22 થશે જેમ કે કુલ ડેપરેશીયેશન અથવા સંચિત ડેપરેશીયેશન ની ગણતરી કરવામાં આવે છે અને તે બેલેન્સ શીટમાં જાહેર કરવાની હોય છે તે પછી ડેપરેશીયેશન ખર્ચ તરીકે ઓળખાતી વસ્તુ છે ડેપરેશીયેશન ખર્ચ એ ચોક્કસ વર્ષ માટેના ડેપરેશીયેશન નો સંદર્ભ આપે છે અને અહીં આપેલી છેલ્લી આઇટમ સેલ્વેજ મૂલ્ય છે બચાવ મૂલ્ય અથવા સ્ક્રેપ મૂલ્ય આ નિકાલના સમયે છે તમારી પાસે જે મૂલ્ય છે તેને સાલ્વેજ વેલ્યુ કહેવાય છે હવે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ છે નોંધ હું જાણું છું કે તે વાંચવું થોડું મુશ્કેલ છે પરંતુ મેં તે અહીં આપ્યું છે કારણ કે વાર્ષિક અહેવાલમાં જે છે તે પ્રમાણે છે તેથી તે કંપનીની માલિકીની મિલકતોથી શરૂ થાય છે તેથી તે માલિકીની એસેટ કહે છે પછી જમીન મકાન પછી પ્લાન્ટ અને સાધનો ફર્નિચર અને ફિક્સર વગેરેથી શરૂ કરીને એસેટ ની શ્રેણી આપવામાં આવે છે હવે એપ્રિલ 1 2016 ની કિંમત એટલે કે પ્રારંભિક બેલેન્સ આપવામાં આવે છે પછી ઉમેરાઓ પછી ચલણ અનુવાદ તફાવતો પછી નિકાલ હવે આ બધાનો કુલ ખર્ચ થર્ટી ફર્સ્ટ 2017ના રોજ થશે તે બંધ ખર્ચ છે તેથી માત્ર એસેટ ની કિંમત આપવા માટે મૂળ કિંમત ત્યાં ચાર વસ્તુઓ છે નિકાલ અલબત્ત ઘટાડો થશે પરંતુ કુલ ખર્ચ અંતે હશે હવે પછીનું સંચિત ડેપરેશીયેશન એપ્રિલ પ્રથમ 2016 ના રોજ છે તેથી વર્ષની શરૂઆતમાં ડેપરેશીયેશન જે ઉમેરવામાં આવે છે તેના કરતાં ઘસારો શું છે ડેપરેશીયેશન જે લખવામાં આવે છે નિકાલ પર ઘસારો પછી અંતે તમને વર્ષના અંતની જેમ સંચિત ડેપરેશીયેશન મળે છે તેથી આપણે તમામ ખર્ચને ધ્યાનમાં લીધો પછી તમામ સંચિત ડેપરેશીયેશન ખર્ચ ઓછા સંચિત ડેપરેશીયેશન એ ચોખ્ખી વહન રકમ છે આપણે WDV લખેલી કિંમત વિશે ચર્ચા કરી રહ્યા હતા ચોખ્ખી વહન ખાતાની રકમની ચર્ચા કરવામાં આવી છે તે સમાન છે હવે થોડી વધુ વસ્તુઓ હવે આ અમૂર્ત એસેટ સાથે સંબંધિત છે હવે આ સદ્ભાવના વિશે છે મહત્વની અમૂર્ત એસેટ ઓમાંની એક સદ્ભાવના છે હવે શું થાય છે જ્યારે કંપની અન્ય એસેટ્સ હસ્તગત કરે છે ત્યારે તે તે એસેટ ની વાજબી કિંમત કરતાં વધુ રકમ ચૂકવી શકે છે તેથી ધારો કે તમે 15 કરોડની એસેટ મેળવી રહ્યા છો પરંતુ તમે 18 કરોડ ચૂકવી રહ્યા છો તેથી તમે 3 કરોડ વધુ 18 ઓછા 15 3 કરોડ ચૂકવી રહ્યા છો જે તમને સદ્ભાવના તરીકે ગણવામાં આવશે ગુડવિલની બીજી કેટેગરી છે જેને સેલ્ફ જનરેટેડ ગુડવિલ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તે બેલેન્સ શીટમાં જાહેર કરવામાં આવતી નથી બેલેન્સ શીટમાં જે જાહેર કરવામાં આવ્યું છે તેને ખરીદેલ ગુડવિલ કહેવામાં આવે છે જેને બેલેન્સ શીટમાં અમૂર્ત એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેથી અહીં આપણે ખરીદીની સદ્ભાવના જોઈ રહ્યા છીએ તેથી સૌપ્રથમ ગુડવિલની વ્યાખ્યા આપવામાં આવે છે અને પછી બેલેન્સ શીટમાં દર્શાવેલ ગુડવિલનું મૂલ્ય તમે જોઈ શકો છો બિન વર્તમાન એસેટ્સ હેઠળ ગુડવિલ ઓકે તરીકે ઓળખાતી વસ્તુઓ c છે હવે જો તમે થોડું આગળ વધો તો ત્યાં એક કાર્યકારી ટેબલ છે જે સદ્ભાવના માટે આપવામાં આવ્યું છે તે મૂર્ત એસેટ માટે સમાન છે પરંતુ સહેજ અલગ છે શરૂઆતમાં પ્રથમ સંતુલન પછી તેને ક્ષતિ કહેવાય છે તેનો અર્થ એ કે જો એસેટ તેની કિંમત ગુમાવે છે તો તેને ક્ષતિ કહેવામાં આવે છે તેથી અમુક રકમ ક્ષતિ તરીકે આપવામાં આવે છે ચલણ અનુવાદમાં તફાવત છે કારણ કે તે સદ્ભાવના વિદેશી ચલણમાં છે અને અંતે સંતુલન છે તમે માત્ર ક્ષતિ શું છે તેના પર એક નજર કરી શકો છો હવે રોકડ પેદા કરતા યુનિટ કે જેમાં ગુડવિલ સ્થિત છે તેની વાર્ષિક ક્ષતિ માટે પરીક્ષણ કરવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે તમે ચોક્કસ રકમ માટે ગુડવિલ તરીકે ચૂકવણી કરી છે એમ ધારીને કે તે ચોક્કસ યુનિટ અથવા વ્યવસાયનો તે ચોક્કસ ભાગ રોકડ જનરેટ કરવામાં સક્ષમ હશે જો તે વ્યવસાયમાં હવે તે ક્ષમતા નથી એટલે કે ઘસારો હવે લાગુ પડતો નથી આવા કિસ્સાઓમાં ડેપરેશીયેશન લખવામાં આવે છે અથવા તેની કિંમત બેલેન્સ શીટમાંથી દૂર કરવામાં આવે છે જે પ્રક્રિયાને ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ આપણે અન્ય મૂર્ત એસેટ ઓ પર જઈશું તેથી અન્ય અમૂર્ત એસેટ માટે હું દિલગીર છું તેથી અહીં ગુડવિલ પછીની એસેટ્સ માં જે તમે અન્ય અમૂર્ત એસેટ્સ ની જેમ આઇટમ જુઓ છો તે આપવામાં આવી છે મને લાગે છે કે આપણે પહેલેથી જ અમૂર્ત એસેટ ની ચર્ચા કરી છે અમૂર્ત એસેટ્સ એવી એસેટ છે જેને તમે સ્પર્શ અથવા અનુભવી શકતા નથી હવે આ એસેટ ઓને પણ ઋણમુક્તિ કરવી જરૂરી છે તેથી તેઓનું ડેપરેશીયેશન થવાનું છે પરંતુ અહીં તેઓ અમૂર્ત હોવાથી તેને ઋણમુક્તિ તરીકે કહેવામાં આવે છે હવે તમે અહીં એસેટ નો પ્રકાર અને અંદાજિત ઉપયોગી જીવન જોઈ શકો છો તેથી પેટન્ટ માટે તે 2 થી 12 વર્ષ છે કમ્પ્યુટર સોફ્ટવેર માટે તે 1 થી 8 વર્ષ છે પછી ડીલર નેટવર્ક માટે તે 20 વર્ષ છે અને બૌદ્ધિક સંપદા અધિકારો માટે તે 3 થી 10 વર્ષ છે તેથી હું આશા રાખું છું કે તમે તફાવત મેળવી રહ્યા છો સદ્ભાવના માટે કોઈ ખાસ અંદાજિત ઉપયોગી જીવન નથી તે કાયમ રહી શકે છે માત્ર એટલું જ છે કે તમે તેને ક્ષતિ માટે પરીક્ષણ કરો છો જો તે ચોક્કસ વ્યવસાય અથવા પ્રોડક્શન તેનું મૂલ્ય ગુમાવે છે તો આપણે સદ્ભાવનાને રદ કરીશું આપણે તેને ક્ષતિ તરીકે કહીશું પરંતુ અન્ય અમૂર્ત એસેટ માટે આપણે ડેપરેશીયેશન ચાર્જ કરીશું જે ઋણમુક્તિ તરીકે ઓળખાય છે ગણતરી ડેપરેશીયેશન જેવી જ છે તેથી તમારે અંદાજિત જીવનની જરૂર પડશે તેથી તે અંદાજિત જીવન બરાબર આપવામાં આવે છે હવે ફરીથી એક વધુ કાર્યકારી ટેબલ છે ફોન્ટ નાનો છે પરંતુ તમે માત્ર એક નજર કરી શકો છો તે અન્ય અમૂર્ત એસેટ્સ માટે વર્કિંગ ટેબલ કહે છે તેથી મૂર્ત એસેટ્સ ની જેમ તે ઓપનિંગ બેલેન્સ એડિશન અને તેથી વધુ સાથે શરૂ થાય છે અને પછી સંચિત ડેપરેશીયેશન ની ગણતરી કરવામાં આવે છે અને પછી તમને અંતિમ મૂલ્ય મળે છે ત્યાં વધુ એક પ્રદર્શન a છે આ વાર્ષિક અહેવાલના પાના 155 ના અંશો છે હવે અહીં અંતિમ જાહેરાત આપવામાં આવી છે તેથી પ્રોપર્ટી પ્લાન્ટ અને સાધનો કે જે મૂર્ત એસેટ્સ કુલ છે અને ગુડવિલ અને અન્ય અમૂર્ત એસેટ્સ કુલ જે તમને કુલ ઓકે આપે છે જો આવું ન હોય તો સ્પષ્ટપણે જોઈ શકાય છે હું તમને વિનંતી કરીશ કે ટાટા મોટર્સનો વાર્ષિક અહેવાલ ડાઉનલોડ કરો અને તેને જાતે જુઓ મને ખાતરી છે કે તમે તમારી પોતાની કંપનીનો વાર્ષિક અહેવાલ પણ જોઈ રહ્યા છો પરંતુ હું ફક્ત તમને બતાવી રહ્યો છું કારણ કે જ્યારે તમે તેને ખરેખર જોશો ત્યારે તમને તેનો અહેસાસ થશે પછી કેટલાક ટર્મ બોક્સ આપવામાં આવે છે જેમ કે ઋણમુક્તિ ખર્ચ અને કુલ સંચિત ઋણમુક્તિ આ ડેપરેશીયેશન જેવું જ છે ઋણમુક્તિ ખર્ચ વર્ષ દરમિયાન ઋણમુક્તિનો સંદર્ભ આપે છે અને સંચિત ડેપરેશીયેશન ની જેમ જ સંચિત ઋણમુક્તિ છે તેથી આ 2016 2017 ના ટાટા મોટર્સના વાર્ષિક અહેવાલનો વાસ્તવિક અર્ક હતો કૃપા કરીને તેના પર એક નજર નાખો અને હું આશા રાખું છું કે તમારી ડેપરેશીયેશન ની વિભાવના હવે તમારા માટે વધુ સ્પષ્ટ છે